હવે આ સાથે આપણે જોયું હતું કે અભિન્ન નિયંત્રકઇન્ટિગ્રલ કંટ્રોલર સાથે ખરેખર તમારુ આવર્તન વિચલનફ્રિકવંસી ડેવીએશન કે જે શૂન્ય છે તેથી આપણે ઇન્ટિગ્રલ કંટ્રોલર સાથે જે કંઇ જોયું છે હવે આગળ તમારા જનરેશન માટે જેને તમે તમારુ સ્થિર સ્થિતી મૂલ્યસ્ટેડી સ્ટેટ વેલ્યુ કહો છો તેના પર આવશું તેથી હવે સમીકરણ એ માંથી મેં કેટલાક નંબરનું સમીકરણ આપ્યું છે એ બી A B સમીકરણ એ માંથી મારો અર્થ આ સમીકરણ આ સમીકરણ મારો મતલબ કે આ ખરેખર સમીકરણ એ છે આ સમીકરણ એ છે મેં આ નંબર A તરીકે આપ્યો છે બીજી કોઈ પણ વસ્તુની જગ્યાએ મેં A મૂક્યું છે તેથી આ સમીકરણમાંથી ફક્ત આ સમીકરણમાંથી તેથી એફ આ તરીકે લખી શકાય છે કહો કે આ સમીકરણ બી છે આ તમે સમીકરણ એ માંથી મેળવી રહ્યા છો હવે આકૃતિ 14 એ માંથી આનો અર્થ છે કે આ આકૃતિમાંથી આ આકૃતિથી ફકત થોડી રાહ જુઓ આ આકૃતિમાંથી ત્યાંથી આ ખરેખર 14 એ છે આકૃતિ 14 એ આ આકૃતિ માંથી કે યુ બરાબર છે એટલે કે આ માંથી તમે અહીં અવેજી કરો તમે અહીં અવેજી કરો જો તમે ને અવેજી કરશો તો તમે જોશો કે તે બાદબાકી બાદબાકી સરવાળો છે અને su બરાબર હશે અને એ તમારી સ્થિર સ્થિતિ ભૂલ માટે યુ માટે તે લિમીટ એસ શૂન્ય તરફ વળે છે SU બરાબર છે - અહીં તમે તમારુ મૂકો તમે જેને કહો છો તે એસ શૂન્ય તરફ જાય છે મૂળભૂત રીતે તમે મેળવશો તમારો છેદ એ બરાબર છે કારણ કે અહીં તમે એસ એ શૂન્ય બરાબર મૂકયો છે તેથી આ ત્રણેય શરતોશબ્દો 1 - 1 - 1 હશે તેથી સ્થિર સ્થિતિમાં તમને આ વસ્તુની તે કિંમત મળશે તમે જેને કહો છો તે બરાબર છે જેનો અર્થ છે તેનો અર્થ એ કે સ્થિર સ્થિતિમાં u નું મૂલ્ય એ સ્ટેપ ડિસ્ટર્બન્સનું મૂલ્ય બનશે તમારું જે પણ હોય તે તેનો અર્થ એ છે કે તે મારો જે કંઈ પણ અર્થ છે તે છે દાર્શનિક રીતે જે પણ લોડ ડીમાન્ડમાં વધારો થયો છે આ કિસ્સામાં કહો કે તે વધ્યો કિસ્સો છે તે વધ્યો કે ઘટયો કોઈ ફર્ક નથી પડતો માની લો છતાં તે બરાબર વધી રહયો છે તેનો અર્થ એ કે જો તે સ્ટીમ ટર્બાઇન છે તે સ્ટીમ ટર્બાઇન છે તેથી તે વરાળનો સમાન જથ્થો ટર્બાઇનના ઇનપુટ તરીકે જશે જેમ કે સ્થિર સ્થિતિમાં કે તમારું કે જેને તમે એકમ મૂલ્ય દીઠ કહો છો કે જે તમારુ તમે જેને વીજ ઉત્પાદન મૂલ્યપાવર જનરેશન વેલ્યુ તરીકે કહો છો તેની સાથે સરખાશે મારો મતલબ વધારો કેટલેક અંશે લોડ માંગ મૂલ્યમાં વધારો તેથી જે પણ શક્તિપાવર ઉત્પન્ન કરશે એ બનશે હવે તેથી જ સ્થિર સ્થિતિમાં જે પણ મૂલ્ય હશે જે બરાબર છે ખરેખર બનશે તેથી જ તે uયુ સ્થિર સ્થિતીમૂલ્ય આપણે આની જેમ લીધું છે તેથી તમારી સોંપણીની સંખ્યાત્મક સમસ્યામાંથી તમારા જેને તમે કહો છો ડેટા અથવા બધી બાબતોની તપાસ કર્યા વિના તમારે જાણવું જ જોઇએ કે કેટલાકને માની લો કે તે આર છે ધારો કે ડેલ્ટા લોડ ડિમાન્ડ તમારી એક મેગાવાટમાં વધી ગઈ છે તો પછી ussયુએસએસનું સ્થિર સ્થિતી મૂલ્ય શું હશે તેથી ussયુએસએસ પણ એક મેગાવાટ હશે તેથી આ છે આ કંઈક આવું હોવું જોઈએ તેથી જ મેં તમને કહ્યું હતું કે જો તમે પ્રમાણસર અભિન્ન કન્ટ્રોલરપ્ર્પોશનલ ઇન્ટિગ્રલ કંટ્રોલર લેશો તો પણ તમને મૂલ્ય મળશે પછી ભલે તમે પીઆઈડી નિયંત્રકકંટ્રોલર લો ફરીથી USS એ પણ બનશે તેથી તે પીઆઈ છે કે કેમ તમારો આઈડી અથવા પીડી મારો અર્થ બધા પ્રકારનાં સંયોજન છે તમે પ્ર્પોશનલ સિવાય જે પણ લો પ્ર્પોશનલ સ્થિર સ્થિતિ ભૂલને દૂર કરી શકતો નથી પ્ર્પોશનલ સિવાય જો તમે ઇન્ટિગ્રલ કાર્ય કરો છો જો ઇન્ટિગ્રલ કાર્ય હોય તો તે યુ હશે સ્થિર સ્થિતિ તમારો લોડ વિક્ષેપ હશે તે અભિન્નઇન્ટિગ્રલ અને વ્યુત્પન્નડેરીવેટીવનું સંયોજન હોઈ શકે છે તે પીઆઈડીનું સંયોજન હોઈ શકે છે તે ફક્ત અભિન્ન હોઈ શકે છે તેથી તે વસ્તુઓના કિસ્સામાં તે Pd હશે પરંતુ જો તમે Pd અથવા ફક્ત પ્ર્પોશનલ લો છો કંઈક આના જેવું અથવા ફક્ત ડેરીવેટીવ કંઈક આના જેવું તે તેના જેવું ક્યારેય નહીં હોય તે કેટલાક બીજા બતાવશે તમારું જેને તમે કહો છો યુએસએસ તમારો લોડ વિક્ષેપ બની શકે છે જે પેદા થઈ શકે છે તમને આવર્તન ફ્રિકવંસી મળશે તમને સ્થિર સ્થિતી ભૂલ બતાવશે ફ્રિકવંસી એ સ્થિર સ્થિતી ભૂલ બતાવશે તેથી તે વસ્તુઓ પરંતુ તે કિસ્સામાં જો તમે પીઆઇ છો તો તમારું અભિન્ન ઇન્ટિગ્રલ ડેરિવેટિવ અથવા તમારો પ્ર્પોશનલ ઇન્ટિગ્રલ કંટ્રોલર તમે જોશો કે આવર્તનફ્રિકવંસી શૂન્ય થઈ જશે પરંતુ જો આપણે ત્યાં સંકલનકર્તાઇન્ટિગ્રેટર ન હોય તો તે આવર્તન શૂન્ય નહીં હોય સ્થિર સ્થિતી મૂલ્ય તે બતાવશે પરંતુ સ્થિર સ્થિતીમાં જો તમે આ બધા પીઆઈ પીઆઈડી તપાસશો તો આ બધી બાબતો આ કિસ્સામાં બંને આ સ્થિતિમાં તમારા બંને બનાવી શકતા નથી જેને તમે કહો છો આ બે સ્થિર સ્થિતી મૂલ્ય યુએસએસUSS પરંતુ સ્થિર સ્થિતી હોઈ શકે છે પ્ર્પોશનલ અથવા P D અથવા બધું સાથે પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આવર્તન ક્યારેય વિચલન નહીં બને શૂન્ય પર ક્યારેય આવશે નહીં તેથી આ એક વસ્તુ છે અને આકૃતિ 14 થી ફરી આપણે જાણીએ છીએ કે સંતુલન છે આ આ તમને જાણીતું છે આ 14 એ છે આકૃતિ 14 એ તેથી અહીં તે ડેલ્ટા એફ પણ છે આ એક આપણે લખી રહ્યા છીએ અને તે એક સ્ટેપ ડિસ્ટર્બન્સ છે તેથી કહો તેથી હવે માટે સ્થિર સ્થિતી મૂલ્ય બરાબર છે દરેક વખતે કૌંસમાં એસ લખો હું એસ એસ એસS - S - S મૂકવાનો પ્રયત્ન કરતો નથી વસ્તુઓ અણઘડ બની જાય છે પરંતુ તે તમારા માટે સમજી શકાય છે કે તે બધુ જ છે તે લેપલાસ ફંકશન છે તમારા Sએસ નું ફંકશન છે તેથી તેથી તેનો અર્થ એ કે તમે જેને કહો છો તેનો અર્થ છે આ એક જો તે લીમીટ S એ 0 ની બાજુ હોય જો તમે આ બાજુ લેશો તો શૂન્ય થઈ જશે બંને બાજુ તમે લીમીટ S એ 0 ની બાજુ લો તેથી આ બનશે આ બનશે આના બરાબર છે તેનો અર્થ એ કે આ ખરેખર બનશે તે પછી આપણી પાસે સ્થિર સ્થિતી ડેલ્ટા છે તેથી જો આ તમારી પાસે કંઈ પણ છે તો હું તમારા માટે એક લીટીલાઇન લખીશ આ સમીકરણ આ સમીકરણ આપણે ખરેખર લખી રહ્યા છીએ તેથી બંને બાજુ તમે લીમીટ S એ 0 ની બાજુ લો તેથી આ લીમીટ S એ 0 તરફ વળે છે આ એક ની જેમ હશે આ કારણ કે તે 0 તરફ વળે છે તેથી તેથી જ તમારો તેથી સ્થિર સ્થિતી અહીં કોઈ પણ પ્રશ્ન નથી જો કોઈ પણ જો તમારો ડી ટર્મ ત્યાં છે પરંતુ જ્યારે તમે નિયંત્રક સ્થિર સ્થિતિ મૂકો છો ત્યારે મૂલ્ય ખરેખર લોડ વિક્ષેપ સમાન બરાબર હશે માની લો કે 0 01 દીઠ એકમ લોડ ડિસ્ટર્બન તેથી સ્થિર સ્થિતિમાં હવે જો તમે તે ઇન્ટિગ્રલ કંટ્રોલર સાથે ધારો તો કેટલોક ગેઇન KI હું તમને પ્રતિભાવરિસ્પોંસની કેટલીક પેટર્ન બતાવીશ જો તમે આ દોરોગ્રાફ બનાવો છો તો ત્યાં કોઈ સ્થિર સ્થિતી ભૂલ હશે નહીં આ આવર્તન વિચલનફ્રિકવંસી ડેવીએશન છે તેથી તે ક્ષણિક ક્ષણભંગટ્રાંઝીઇંટ ઓસીલેસન પછી તે તમારા વિચલનમાં સ્થિર થઈ જશે 0 પર સ્થિર થશે તેથી કાળો રંગ બિન ગરમીનો છે અને રીહટ પ્રકાર માટે તે થોડો શિખરો છે થોડો ઊંચોવધારે અને ધીમો છે કારણ કે રીહટ સમય અચળ ત્યાં છે અહીં પણ કાળો એ નોન રિહિટ સમય છે અને આ તે છે તમારો લાલ રંગનો રિહિટ સમય છે તેથી આ ઇન્ટિગ્રલ કંટ્રોલર સાથે ગતિશીલ પ્રતિસાદ ડાયનેમિક રિસ્પોન્સ છે ત્યાં જનરેશન આ એ સ્ટેપ લોડ ડિસ્ટર્બન્સ છે અને કાળો એ નોન રિહિટ ટાઇમ અને લાલ રંગ રિહિટ સમય છે આખરે તે તમારા જનરેશનમાં સ્થિર થઈ રહ્યો છે પરંતુ આ સકારાત્મક તરફ જશે કારણ કે જો તે અલબત્ત આ લોડ વધારો તરીકે લેવામાં આવે છે તો તમારો લોડ વધારો ફક્ત આવર્તનફ્રિકવંસીને નકારાત્મક બાજુ બતાવે છે પછી તે ઓસિલેટ થશે અને આ તમારો છે તમારો પ્રતિ યુનિટ મેગાવાટ છે આ સમય છે અને આ યુ છે માફ કરશો આ છે આ યુ છે ચિત્રપ્લોટ વધુ કે ઓછા હશે પેટર્ન તમારા માટે સમાન રહેશે યુ પણ તમે જેને તે જનરેશન કહો છો તે તરફ દોરી જશે આ છે બંને સરખા છે યુ પણ આ જ પહોંચશે તમે જેને કહો છો તે જ સ્થિર સ્થિતી મૂલ્ય મેં તમને કહ્યું હતું કે યુ નું સ્થિર સ્થિતી મૂલ્ય તેથી યુ જનરેશન સાથે મેળ ખાતું હોવું જોઈએ જેને તમે કહો છો જનરેશનનું સ્થિર સ્થિતી મૂલ્ય તેથી લાક્ષણિકતા વધુ કે ઓછી આ એક આ એક વધુ કે ઓછું મારો અર્થ છે સ્થિર સ્થિતી મૂલ્ય ત્યાં સમાન છે પરંતુ કેટલાક પછી વધુ અથવા ઓછા સ્વિંગિંગ એ ત્યાં હશે તેથી થઈ ગયું અને જો તે ભારણલોડ ઓછો થાય છે જો ભારલોડ ઓછો થાય છે તો કહો તેનો અર્થ એ કે તે નકારાત્મક બાજુ તરફ જઇ રહ્યો છે મારો મત છે કે ભાર ઓછો થાય છે પછી આ આવર્તનફ્રિકવંસી ખરેખર સકારાત્મક બાજુથી ઝૂલવાનું શરૂ કરશે અને જનરેટર જનરેશન નકારાત્મક બાજુએ સ્થિર થશે તેનો અર્થ એક અર્થ જનરેશન ઘટે છે યુ પણ આ જેવો થશે તેથી તે કિસ્સામાં જો તમે આની છબી લો છો તો પ્રતિસાદ કંઈક આવો હશે તેથી આ તમારા લોડ વધારા માટે છે આ પ્રતિસાદ એ ઇન્ટિગલ કંટ્રોલર સાથે લોડ વધારો ગતિશીલ પ્રતિસાદ માટે છે પરંતુ આ પ્રતિભાવ લોડ વધારવા માટે છે લોડ વધ્યો છે તેથી જ ફ્રીક્વન્સી શરૂઆતમાં નકારાત્મક બાજુ જઈ રહી છે હવે જો તમે તે એક જ ક્ષેત્ર લો છો તો તમારી બિન ગરમીનોન રિહીટnon - reheat આ નોન રીહિટ પ્રકાર આ બિન ગરમીનોન રિહીટnon - reheat પ્રકાર છે તેથી તે કિસ્સામાં તમારું ટર્મ ᐄur સરળ ત્રણ સ્થિતી ચલો નથી એક તે આ x1 છે આ x2 છે આ x3 છે આ તમારો યુ છે અને આ તમારો F છે અહીં આવી રહ્યો છે તેનો અર્થ એ કે તમારો અહીં તે F છે જે તમારો x1 આ સ્થિતી ચલસ્ટેટ વેરીયબલની બરાબર છે તેથી આ આકૃતિ 14 સી છે તેથી આ સાથે મેં તમને બતાવ્યું છે કે સ્થિતી ચલ સમીકરણ ẋ1 ẋ2 ẋ3 તમે કેવી રીતે લખી શકો તેથી ફક્ત પાછલી વસ્તુ માટે મેં તમને બતાવ્યું છે કે આ સ્થિતી કેવી રીતે બનાવવી તમે શું કહો છો Ẋ AX BU p રૂપફોર્મ તેથી જો તમે ẋ1 લખો અહીં કોઈ વ્યુત્પન્ન પદ નથી તેથી સમીકરણો સીધા આગળ છે તેથી જો તમે જો તમે તમે સરળતાથી આ સ્થિતી ચલ સમીકરણ લખી શકો છો તેથી તમે જે કહો છો તે પહેલાં તે પછી આપણે સંયુક્ત આવર્તન પ્રતિસાદ લાક્ષણિકતા કોમપોઝિટ ક્રિકવંસી રિસપોન્સ કેરેકટેરીસ્ટીક પર આવીશું પરંતુ આ પહેલાં એક બીજી વાત હું તમને કહીશ કે તમે તમે તમારે આ જાણવું જોઈએ તે એક વધુ વસ્તુ છે હું તમારા માટે તે અહીં બનાવીશ તે ખરેખર કહો છો કે તમારી સ્થિરતાની ડિગ્રી ડિગ્રી ઓફ સ્ટેબીલીટી આપણે સ્થિરતાની ડિગ્રી કહીએ છીએ કેટલાકને આપણે આ તરીકે વ્યાખ્યાયિત કરીએ કહો કે તે છે તેથી આપણે શું કરી શકીએ આપણે શું કરી શકીએ તે છે આપણે તે સમીકરણ જાણીએ છીએ કે Ẋ AX BU ᒥp આ આપણે જાણીએ છીએ હવે આ રેખાકૃતિડાયાગ્રામ જુઓ આ રેખાકૃતિ જુઓ આ નોન રીહિટ પ્રકારની આકૃતિ ફક્ત આપણે તેને જ લઈએ છીએ પછી તમારા માટે આ સમજવું વધુ સરળ રહેશે ધારો કે આ આકૃતિ આપણે લઈશું આ આકૃતિ આપણે લઈશું તેથી આ કિસ્સામાં તમારા માટે તમે જેને કહો છો નિયંત્રણ મોડ કંટ્રોલ મોડ માટે કંટ્રોલ મોડ માટે હું તમારા માટે આ આકૃતિ દોરીશ ઉદાહરણ તરીકે આ તમારું છે ફક્ત સમજવાનો પ્રયાસ કરો આ તમારું છે આ તમારું છે આ તમારો લોડ છે આ તમારું છે આ છે અને આ તમારું છે અને આ તમારું છે અને ત્યાં તમારું તે પછી આ તમારી બાદબાકી ત્યાં છે આ 1R છે અને તે અહીંથી આવી રહ્યું છે અને ધારો કે તમારી પાસે એક ઇન્ટિગ્રલ કંટ્રોલર છે અહીં ઇન્ટિગ્રલ કંટ્રોલર અહીં KI S અને આ વસ્તુ છે અને આ વત્તા છે તેથી આ KI S છે અને આનો ઇનપુટ આ તમારો છે તમે x1 લઈ રહ્યાં છો અને અહીં આ એક આપણે x2 લઈ રહ્યા છીએ અને અહીં આપણે x3 લઈ રહ્યા છીએ અને આ ખરેખર યુ હતો આ યુ આ આકૃતિમાંથી છે જો તમે કંટ્રોલરનું આઉટપુટ મૂકો છો તો પહેલાં આપણે જોયું છે કે જો તમે ઇન્ટિગ્રલ કંટ્રોલર રાખશો તો u લેશો નહીં આપણે તેને સ્ટેટ વેરીએબલ તરીકે લઈએ છીએ આપણે આને x4 તરીકે લઈશું તેથી x1 x2 x3 x4 હવે જો હું નોન રીહિટ પ્રકાર લઉં તો તે એક વધુ સમીકરણ હશે એટલે કે x5 આવશે પરંતુ આ કિસ્સામાં તે હશે ધારો કે તમારો x4 તેથી તેથી આ સમીકરણ છે આ x1 x2 x3 x4 અને તેનો અર્થ એ કે અહીં ઇનપુટ છે અહીં પણ x1 અને અહીં પણ આ આનું ઇનપુટ છે અહીં પણ તે x1 છે હવે આપણે શું કરીશું આપણે સ્ટેટ વેરીએબલ ઇક્વેશન x1 x2 x3 x4 લખીશું પરંતુ હું તમને બતાવીશ કે સ્થિરતાની ડિગ્રી શું છે આપણે શોધીશું કે વસ્તુઓ ખૂબ જ રસપ્રદ છે આ કિસ્સામાં x1 આની આકૃતિથી સમાન છે અહીં તમે લખી શકો છો તેથી ક્રોસ ગુણાકાર માટે જાઓ જો તમે કરો છો તો તે x1 ẋ2Tp Kpx2 Kp હશે તેનો અર્થ એ કે તમારુ એનો અર્થ છે આનો અર્થ છે કે આ સમીકરણ આ સમીકરણ તમે લખી શકો છો એમ કહો કે હું સમીકરણ તરીકે ચિહ્નિત કરું છું કારણ કે ઘણી વખત આપણે તે નાનું સમીકરણ એequation ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આ ẋ1 માટેનું પ્રથમ સમીકરણ છે એ જ રીતે જ્યારે આપણે x2 x2 ક્રોસ ગુણાકાર પર આવીશું તેથી x2 ẋ2Tt x3 તે ẋ2 x2 Tt x3 Tt તેથી આ સમીકરણ છે જેને તમે કહો છો સમીકરણ બીequation તેનો અર્થ એ કે આ સમીકરણ માટે આ સમીકરણ ẋ2 બરાબર છે આગળ તમારું ẋ3 તમે તેના પર આવો x3 બનશે તે તમારું x3 x1 R છે અને આ x4 છે સ્થિતી ચલ લેવામાં આવે છે તેથી x4 x1 R અને તેને આ સાથે ગુણતા તે x3 ની બરાબર છે એનો અર્થ એ કે જો તમે તે x3 જુઓ તો તમારો બરાબર છે હવે ક્રોસ ગુણાકાર ક્રોસ ગુણાકાર પર જાઓ તેથી x3 ẋ3Tg તેથી તેનો અર્થ એ કે તમારું ẋ3Tg અને તેથી ẋ3 આ સમીકરણને કહો કે સી આ તમારું ત્રીજું સમીકરણ છે આ ત્રીજું સમીકરણ છે અને આ તમારું બીજું સમીકરણ છે આ બીજું સમીકરણ ત્રીજું સમીકરણ છે અને ત્યાં એક વધુ સમીકરણ છે તે તમારું આ એક x4 KI sx1 તેનો અર્થ છે ẋ4 KIx આ સમીકરણ ડી છે તેથી ત્યાં ચાર સમીકરણો છે ચાર સમીકરણો તેથી એક પછી એક હું આ સમીકરણને એક જગ્યાએ ફરીથી લખીશ તેથી પ્રથમ આ છે ẋ1 આ તમારું સમીકરણ એ છે ફરીથી લખતાં ẋ2 આ સમીકરણ બી છે એ જ રીતે જો તમે સમીકરણ સી પર આવો તો તેનો અર્થ આ એક ẋ3 આ સમીકરણ સી છે અને છેલ્લું સમીકરણ ડી તે x4 KI sx1 છે અને તેથી ẋ4 KIx1 આ એ સમીકરણ ડી છે તેથી આ ચારેય સમીકરણો છે હવે આ સમીકરણમાં યુને x4 સ્ટેટ વેરીએબલ તરીકે લેવામાં આવે છે તેથી કોઈ યુ શામેલ નથી તેથી આ સમીકરણ તેને AX બનાવી શકાય છે તમારા આ સમીકરણના રૂપમાં Ẋ AX ᒥp ના રૂપમાં લખી શકાય છે કારણ કે અહીં કોઈ યુ શામેલ નથી કોઈ યુ અહીં સામેલ નથી તેથી જો આપણે કરીએ તો તેનો અર્થ એ કે આ બાજુ ડાબી બાજુ આ એક એ તમારા આ મેટ્રિક્સની બરાબર છે આ માટે તમે જેને કહો છો આ સિસ્ટમ માટે જો તમે ઇન્ટિગ્રલ કંટ્રોલર લેશો તો આ સ્થિતી ચલ સમીકરણો છે આશા છે કે બધું બરાબર છે ફક્ત થોડી જગ્યાએ હું x1 ચૂકી ગયો કારણ કે અહીં બધું જ લખવામાં આવ્યું છે અને તમે લોકો વર્ગમાં મારી સામે બેઠા નથી વિદ્યાર્થી હંમેશા તુરંત જ મુદ્દા પર લાવે છે કે સર તે તમે ચૂકી ગયા છો પરંતુ અહીં પરંતુ કોઈપણ રીતે આ સમીકરણ યોગ્ય છે તો આ તમારો એ મેટ્રિક્સ છે આ તમારો A મેટ્રિક્સ છે અને આ તમારો ગામા મેટ્રિક્સ છે અને આ તમારો એ મેટ્રિક્સ છે તેથી આ તમારો ગામા મેટ્રિક્સ છે હવે પ્રશ્ન એ છે કે સિસ્ટમની આ સ્થિરતા KI પર આધારિત છે તેમ છતાં આ એક છે KI સિવાય બધા પરિમાણો જાણીતા છે તેથી આ કિસ્સામાં તમે શું કરી શકો છો તે છે સ્થિરતાની ડિગ્રી તમારી પાસે ચાર આઈગિન મૂલ્યો છે કારણ કે આ એ મેટ્રિક્સ ઓર્ડર 4x4 છે 4 આઈગિન મૂલ્યો છે તે હોઈ શકે છે જો મેટ્રિક્સ સપ્રમાણ મેટ્રિક્સ સપ્રમાણ અને વાસ્તવિક હોય તો તમામ આઈગિન મૂલ્યો વાસ્તવિક હશે પરંતુ આ કિસ્સામાં મેટ્રિક્સ સપ્રમાણ મેટ્રિક્સ નથી પરંતુ આ તત્વો વાસ્તવિક છે તેથી આઇગિન મૂલ્યો જટિલ કોમલેક્ષ સંયુક્ત કોંજ્યુગેટ હોઈ શકે છે વાસ્તવિકરીઅલ હોઈ શકે છે મને પણ ખબર નથી પરિમાણોના આધારે પરંતુ ઓછામાં ઓછા 4 આઈગન મૂલ્યો ત્યાં હશે કારણ કે ત્યાં ચાર છે તમારા તમે જે કહો છો તે તમારા ચોથા મેટ્રિક્સનો ક્રમ ૪ છે તેથી લાક્ષણિક સમીકરણ એ તમારું ચોથા ઓર્ડરનું હશે તેનો અર્થ એ કે આ એ મેટ્રિક્સ છે તેનો અર્થ એ કે જો લાક્ષણિક સમીકરણ આના જેવું છે જો તે આના જેવું છે એનો અર્થ એ કે લાક્ષણિક સમીકરણ તમે લખી શકો છો તેનો નિર્ધારક ડીટરમીનન્ટ આના બરાબર હશે તે શૂન્ય છે તમને બધા સમીકરણ મળશે તેથી તે છે તેમ ચાર આઈગિન મૂલ્યો છે તે હોઈ શકે છે તે વાસ્તવિક હોઈ શકે છે તે જટિલ હોઈ શકે છે સંયુક્ત પણ હોઈ શકે છે સંયુક્ત સંકુલની જોડી પણ હોઇ શકે છે આપણે જાણતા નથી પરંતુ તે સમજવાની ખાતર પ્રથમ વાત એ છે કે આ બધા આઈગિન મૂલ્યો જો તે વાસ્તવિક ભાગ છે તો એસ પ્લેનની ડાબી બાજુની બાજુએ હશે આ તમારો વાસ્તવિક ભાગ છે અને આ બાજુ તમારો આ તમારો વાસ્તવિક ભાગ સિગ્મા છે અથવા હું વાસ્તવિક ભાગ કહી શકું છું અને આ બાજુ તમારો કાલ્પનિક ભાગ છે તેથી એક બાજુ આપણે સિગ્મા બનાવ્યો બીજી બાજુ તમે જેને તમારો ઓમેગા કહો છો તે બનાવો હું કોઈ અન્ય પ્રતીકચિહ્ન મૂકીશ નહીં તમે મૂકી શકો છો કહો કે આ કાલ્પનિક ભાગ છે અને આ તમારો વાસ્તવિક ભાગ છે ત્યાં એક સિગ્મા ઓમેગા મુકો છો કંઈક કહો કે આ કાલ્પનિક ભાગ છે આ બાજુ આ શૂન્ય છે સિસ્ટમની સ્થિરતા માટે આ બધા આઈગિન મૂલ્યોનો વાસ્તવિક ભાગ નકારાત્મક હોવો આવશ્યક છે જો કોઈ એસ પ્લેન ની જમણી બાજુએ જાય તો તે અસ્થિર છે તેથી આ મેટ્રિક્સ માટે તમામ આઈગિન મૂલ્યોનો વાસ્તવિક ભાગ નકારાત્મક રહેશે હવે પ્રશ્ન એ છે કે જ્યારે તમામ પરિમાણો જાણીતા હોય છે ત્યારે સિસ્ટમની સ્થિરતા એ ઇન્ટિગ્રલ વી આઇ ની કિંમત પર આધારિત છે તમે જે કરી શકો છો ઉદાહરણ તરીકે ધારો કે કેટલીક સિસ્ટમો માટે સમજણ માટે માની લો કે તેમાં આઇગન મૂલ્યો 1 0 25 2 વત્તા અથવા ઓછા j3 બધા ઓછા છે જો તમે આ આઈગન કિંમતોને શોધી કાઢો તો તે એક વાસ્તવિક આઇગન મૂલ્ય છે જ્યાં તમે મૂળની નજીક 0 25 શોધી રહ્યા છો અને બીજું વાસ્તવિક એક ક્યાંક અહીં છે આ 1 છે આ 0 25 છે અને અન્ય ઘણા દૂર છે એક આ હશે બાજુ અને અન્ય આ બાજુ હશે એક 2 j3 હશે અને આ 2 j3 હશે આ તો દૂર છે આઇગન મૂલ્ય જે મૂળની નજીક છે તે રેખીય સિસ્ટમ માટેની સિસ્ટમ માટેની સ્થિરતા માટે વધુ સંવેદનશીલ છે તેથી આ ઓછા 0 25 છે તેથી તેનો અર્થ એ છે કે KI ના દરેક મૂલ્ય માટે તમે KI ના દરેક મૂલ્ય માટે જે કંઇ મેળવ્યું છે તમે શું કરશો તે શોધી કાઢશો તમે કહ્યું હતું કે KI શૂન્ય કહેવા સમાન છે પછી KI એ 0 050 0 10 કહેવા બરાબર છે આ એક વધતી અને પછી જેમ સ્થિરતા ની ડિગ્રી ખરેખર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તમે લીધેલા વાસ્તવિકનું મહત્તમ મૂલ્ય તે છે આનો અર્થ એ કે આ પાછલા પૃષ્ઠ માટે ધારો કે આઇગિન મૂલ્યો આના જેવા છે મહત્તમ ફક્ત તમે જે વાસ્તવિક ભાગ લો છો એનો અર્થ એ કે આ એક મહત્તમ તે વાસ્તવિક છે ઓછા 0 25 આવી રહયા છે પછી ઓછા 1 0minus 1 0 પછી બીજું છે અન્ય બે વાસ્તવિક ઓછા 2 ઓછા 2 છે કારણ કે આઇગિન મૂલ્ય ઓછા 2 વત્તા ઓછા J3 છે તો ઓછા 2 ઓછા 2 અને મહત્તમ આ ઓછા 0 25 છે તેનો અર્થ છે જે મૂળ ની ખૂબ નજીક છે આ આઇગિન કિંમતો તમારી સિસ્ટમની અસ્થિરતા માટે વધુ સંવેદનશીલ છે તેનો અર્થ એ કે KI એ 0 ની બરાબર છે તમને થોડી કિંમત મળશે અને ની કિંમત શોધો તે પછી KI નું મૂલ્ય વધારતા કહો કે 0 1 ની બરાબર છે આની જેમ તમને આ આઈગન મૂલ્ય વિશે શું મળશે આ આઈગિન મૂલ્ય જે મૂળની ખૂબ નજીક છે તે ખરેખર આ દિશામાં આગળ વધી રહ્યું છે એટલે કે તે KI ના કેટલાક મૂલ્ય માટે આગળ વધી રહ્યું છે જઈ રહ્યું છે માની લો કે KI ચાલે છે ચોક્કસ બિંદુ સુધી વધી રહ્યું છે આ મૂલ્ય આનાથી બદલાશે આ કિંમતથી આ બાજુથી આ બાજુ બીજુ બધુ ભૂલી જાઓ કે આ સ્થળાંતરનું અવલોકન કરો તેથી તમારા KI ને કહો તેના ચોક્કસ મૂલ્યો માટે KI નો વધુ વધારો ફરીથી તે આ બાજુ તરફ જવાનું શરૂ કરશે આ બાજુ તરફ મારો મતલબ હકારાત્મક બાજુ છે તેથી ચોક્કસ બિંદુએ મહત્તમ સ્થળાંતર ત્યાં હશે તે પછી તે તમારા તરફ આ બાજુ જવાનો પ્રયાસ કરશે તેનો અર્થ એ કે જો તમે આની જેમ દોરોગ્રાફ દોરો છો તો મારો અર્થ એ છે કે જો તમે આ બાજુ કલ્પનાદોરો કરો ધારો કે જો તમે દોરોગ્રાફ દોરો છો ધારો કે આ તમારું છે ધારો કે કિંમત કિંમત નકારાત્મક હશે એમ માની લો કે સિસ્ટમ અહીં સ્થિર છે તો આ શૂન્ય છે અને આ બાજુ તમારું KI મૂલ્ય છે અહીં KI નું મૂલ્ય વધારતા આ કંઈક આવો બનશે અને છેવટે તે આની જેમ ક્રોસ કરશે તેથી આ ખરેખર અહીંથી છે અહીંથી અહીં છે KI ની આ શ્રેણી માટે સિસ્ટમ સ્થિર રહેશે અને આ તે છે કે જે કંઇ મહત્તમ શિફ્ટિંગ તમને મળશે જે પણ હું કહી રહ્યો છું કે તમારું આ તમારુ KI કહો મહત્તમ છે મહત્તમ મૂલ્ય છે અને અહીંથી કે જેમ કે KI વધી રહ્યો છે તમે તેમાં વધારો કરો આ એ અહીંયા સુધી વધશે તે પછી તમે KI માં વધુ વધારો કરો કે તે ઘટતો જશે તેનો અર્થ એ કે ત્યાંથી તે આ બાજુ તરફ જશે તેનો અર્થ એ કે KI આ સુધી વધી રહ્યો છે તે પછી તે આ તરફ આગળ વધશે તેનો અર્થ આ છે તેનો અર્થ એ કે આઈગન મૂલ્ય વિશ્લેષણની દ્રષ્ટિએ કે આ ખરેખર કે આ KI નું મહત્તમ મૂલ્ય છે પરંતુ અહીંથી અહીં આ તે શ્રેણી છે કે જેના માટે તમારી સિસ્ટમ સ્થિર રહેશે જો કે આ પ્રકારની તકનીકથી પ્રતિભાવ વધુ સારું ન હોઈ શકે આ મૂલ્ય સાથે શ્રેષ્ઠ ભાગ ગતિશીલ પ્રદર્શન મળશે તેથી તે જે પણ છે તે સ્થિરતાની ડિગ્રીનો અર્થ છે તમારે લાક્ષણિક સમીકરણના મૂળોને શોધવા પડશે અને તે પછી તમારે તમારું તમે જેને કહો છો તે લેવાનું છે તે એ મહત્તમ વાસ્તવિક લેમ્બડા I ની બરાબર છે તે તમામ વાસ્તવિક વાસ્તવિક આઈગન મૂલ્યનું મહત્તમ છે આઈગન મૂલ્યોનો વાસ્તવિક ભાગ અને અહીં તે ઓછા 0 25 છે મહત્તમ છે કારણ કે નકારાત્મક ચિહ્ન ત્યાં છે તેથી આ મહત્તમ છે જે મૂળની ખૂબ નજીક છે જે આપણે લઈશું અને આપણે KI ની કિંમત બદલીશું તેથી આ મૂલ્ય K ના કેટલાક મૂલ્યો માટે KI ના અમુક મૂલ્યોમાં બદલાશે પછી તે વધશે નહીં તે દૂર જશે નહીં તે આ તરફ જશે તેથી તે છે આ ગ્રાફ જે ચોક્કસ મૂલ્ય સુધી છે માની લો આ ધારો કે જશે કહો તે આવે છે માઈનસઓછા 0 કહો માઈનસ 0 25 થી અને તે પછી નીચે જાય છે અને આ તે મહત્તમ મૂલ્ય છે જેના માટે કદાચ વધુ સારો પ્રતિસાદ મળશે પરંતુ અન્ય તકનીકો માટે છે આમાં વધુ સારો પ્રતિસાદ મળી શકે છે પરંતુ આ ખરેખર સ્થિરતાની ડિગ્રી કહેવાય છે અને આ તે શ્રેણી છે જ્યાંથી તમારી સિસ્ટમ સ્થિર રહેશે મારો મતલબ છે કે તમામ આઇજીન કિંમતો એસ પ્લેનના ડાબા ભાગમાં હશે આ મૂલ્યથી આગળ તે સકારાત્મક બાજુ તરફ જઈ રહ્યું છે એટલે કે Rhoરોહ હકારાત્મક છે એટલે કે આઈગન મૂલ્યોનો વાસ્તવિક ભાગ હકારાત્મક બનશે અને સિસ્ટમ અસ્થિર બની જશે હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો અને તમારી જેને તમે લેખન ભૂલ કહો છે તેના માટે મને ક્ષમા કરશો કારણ કે હું અહીં રેકોર્ડિંગ કરું છું અને બધું તે યાદગીરીથી બને છે તેથી સારું કોઈપણ રીતે બધું સુધારેલું છે તેથી ખૂબ ખૂબ આભાર આભાર